અગાઉ આપણે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સના કેટલાક પાયાના પાસાઓ અને કેટલાક સરળ શેડ્યુલર્સ ક્લૉક દ્રિવેન શેડ્યુલર અને ઇવેન્ટ દ્રિવેન શેડ્યુલર પર ધ્યાન આપ્યું હતું આપણને જાણવા મળ્યું કે રેટ મોનોટોનિક શિડ્યુલર જે એક સરળ શિડ્યુલર છે અને વ્યવહારિક એપ્લિકેશન્સની માંગને પહોંચી શકે છે અને તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે બધી કૉમર્શિઅલ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમો પણ રેટ મોનોટોનિક શિડ્યુલરને સમર્થન આપે છે પરંતુ રેટ મોનોટોનિક શિડ્યુલર હેઠળની આપણી ચર્ચામાં આપણે ધાર્યું હતું કે ક્રિયાઓ સ્વતંત્ર છે એ અર્થમાં કે તેઓ તેમના પોતાના લોકલ ડેટા પર પ્રક્રિયા કરે છે અને આ કાર્યો વચ્ચે કોઈ સંપર્ક નથી પરંતુ તે પછી લગભગ દરેક વાસ્તવિક એપ્લિકેશનમાં કાર્યોને રિસોર્સ વહેંચવાની જરૂર છે આ વ્યાખ્યાનમાં આપણે રિસોર્સ વહેંચણીની ચર્ચા કરીશું જે જટિલતાનો પરિચય આપે છે અને કાર્ય શેડ્યૂલ વિશ્લેષણને બદલવાની જરૂર છે અને રિસોર્સને વહેંચી શકાય એ માટે નવા અલ્ગોરિધમની જરૂર છે મુખ્ય ચિંતા એ હતી કે એક સમયે કયા કાર્યને ચલાવવું જોઈએ અને તે આપણી સરળ શેડયુલિંગ સમસ્યા હતી જો આપણે CPU ને રિસોર્સ તરીકે માનીએ તો પછી એમ કહી શકાય કે CPU સિરીઅલી ફરીથી વાપરી શકાય તેવું રિસોર્સ છે સિરીઅલી ફરીથી વાપરી શકાય તેવું રિસોર્સ એ છે કે કોઈપણ સમયે એક કાર્ય CPU પર ચાલી શકે છે પરંતુ તે જ સમયે તે યાદ રાખવું જોઇએ કે જે કાર્ય સીપીયુમાં ચાલી રહ્યું છે તે કોઈપણ સમયે કાર્યના પરિણામની શુદ્ધતાને અસર કર્યા વિના પ્રીએમ્પ્ટ કરી શકાય છે બીજા શબ્દોમાં કહીએ તો CPU નો ઉપયોગ એક સમયે ફક્ત એક જ કાર્ય દ્વારા થઈ શકે છે પરંતુ જ્યારે આપણી પાસે ઉચ્ચતમ અગ્રતા કાર્ય હોય છે ત્યારે આપણે હંમેશાં નીચા અગ્રતા કાર્યને પ્રીએમ્પ્ટ કરી શકીએ છીએ અને તે કાર્યને ફરીથી ત્યાંથી જ ચલાવી શકીએ છીએ જ્યાંથી તે પ્રીએમ્પ્ટ થયું હતું અને હજી પણ આપણા પરિણામો સાચા આવશે પરંતુ અહીં આપણે એવા રિસોર્સ પર ધ્યાન આપવા જઈ રહ્યા છીએ જે સિરીઅલી ફરીથી વાપરી શકાય તેવા નથી આ નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ છે અને આપણે ક્રિટિકલ સેકશનને પણ જોઈએ છીએ નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ તે છે જ્યાં એકવાર કોઈ કાર્ય રિસોર્સ નો ઉપયોગ કરે છે તો તમે તેને કોઈ પણ સમયે પ્રીએમ્પ્ટ કરી શકતા નથી કે અમારે બીજું કાર્ય ચલાવવાની જરૂર છે અને કાર્ય રિસોર્સ નો ઉપયોગ પૂર્ણ ન કરે ત્યાં સુધી બીજા કાર્યને રાહ જોવાની જરૂર પડે છે નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ નાં કેટલાક ઉદાહરણો ફાઇલ ડેટા સ્ટ્રક્ચર જે કાર્યો વચ્ચે વહેંચાયેલી હોય છે ડિવાઇસીસ અને એકવાર કોઈ કાર્ય તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે તેનો ઉપયોગ તે પોઇન્ટ સુધી કરવો જ જોઇએ જ્યાં સુધી પરિણામો સુસંગત હોય અને પછી જ તેને પ્રીએમ્પ્ટ કરી શકે છે ફાઇલો ડેટા સ્ટ્રક્ચર્સ ડિવાઇસીસ વગેરે એ નોન પ્રીએમ્પટેબલ રિસોર્સનાં ઉદાહરણ છે જ્યાં એકવાર એક કાર્ય આ રિસોર્સ નો ઉપયોગ કરવાનું શરૂ કરે તો તે પૂર્ણ થવો જ જોઈએ અથવા પ્રીએમ્પ્ટ થઈ એ પહેલા ઉપયોગ કરવાના લોજિકલ એન્ડ પર આવો જોઈએ અન્યથા પરિણામો અસંગત હશે ઉદાહરણ તરીકે ત્યાં ડેટાનો એરે છે અને એક કાર્ય ફક્ત કેટલાક ભાગો બદલી ચૂક્યું છે અથવા કદાચ તેમાં કેટલાક ભાગો વાંચ્યા છે અને પછી તે લખી શકે તે પહેલાં આપણે તેને પ્રીએમ્પ્ટ કર્યો જેમ બીજું કાર્ય રિસોર્સનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે તે ડેટાને ફરીથી લખે છે અને તે પછી કાર્ય જેણે તેને વાંચ્યું હતું તેને જુના ડેટા મળે છે અને તે અસંગત બની જાય છે તેણે ડેટા વાંચ્યો હોવો જોઈએ અને પછી ફક્ત પરિણામ પાછું આપવું જોઈએ પછી તે સુસંગત સ્થિતિ છોડી શકતે હવે પછીનો પ્રશ્ન ઊભો થાય છે તે ક્રિટિકલ સેકશન વિશે છે મૂળભૂત રીતે ક્રિટિકલ સેકશન એ કોડનો ભાગ છે તે પ્રોગ્રામનો એક ભાગ છે જેમાં કેટલાક શેર્ડ નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ એક્સેસ કરવામાં આવે છે ક્રિટિકલ સેકશન એ કોડનો એક સેકશન છે જેમાં કેટલાક નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ એક્સેસને એક્સેસ કરવામાં આવે છે જે વાંચવામાં અને લખવામાં આવે છે અને કોડના આ ભાગને બધી ઓપરેટિંગ સિસ્ટમ બુકમાં એક ક્રિટિકલ સેકશન તરીકે ઓળખવામાં આવે છે પરંતુ પછી આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ કાર્ય તેના ક્રિટિકલ સેકશન માં એક્સિક્યૂટ કરતું હોય ત્યારે તે પ્રીએમ્પ્ટ થવુ જોઈએ નહીં કારણ કે જો તે તેના ક્રિટિકલ સેકશનની અંદર હોયતો પછી તે તેના ક્રિટિકલ સેકશનને એક્સિક્યૂટ કરીને પ્રીએમ્પ્ટ થઈ જાય છે અને પછી પરિણામ ઇન્કન્સિસ્ટન્ટ બનશે અને ખોટા પરિણામો ઉત્પન્ન થાય છે ક્રિટિકલ સેકશનને ચલાવવા માટે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમના સોલ્યુશન વિશે પ્રશ્ન ઉભો થાય છે તે સેમાફોર છે પરંતુ એક રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં જ્યાં કાર્ય રિસોર્સ વહેંચે છે આપણે ખરેખર સેમાફોરનો ઉપયોગ કરી શકતા નથી સેમાફોર રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં ગંભીર સમસ્યાઓનું કારણ બને છે તે બે ખરાબ સમસ્યાઓનું કારણ બને છે પ્રાયોરિટી ઇન્વર્શ઼ન અને અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન અને અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન કોઈપણ કાર્યને તેની ડેડલાઇન ચૂકી જવાનું કારણ બને છે અને એપ્લિકેશનની નિષ્ફળતાનું કારણ બને છે જો આપણે કાર્યોના ક્રિટિકલ સેકશન ને એક્સિક્યૂટ કરવા માટે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશનનો ઉપયોગ કરીએ તો આ બે મહત્વપૂર્ણ સમસ્યાઓ ઉભી થાય છે આ બે સમસ્યાઓ નીચે મુજબ છે પ્રાયોરિટી ઇન્વર્શ઼ન અને અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સૌ પ્રથમ આપણે પ્રાયોરિટી ઇન્વર્શ઼નની ચર્ચા કરીએ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમજવા માટે ચાલો ધારી લઈએ કે એક કાર્ય ઇન્સ્ટન્સ કે જે તેના ક્રિટિકલ સેકશનને એક્સિક્યૂટ કરે છે આપણે જાણીએ છીએ કે તે તેના ક્રિટિકલ સેકશનને એક્સિક્યૂટ કરી રહ્યું છે આમ તે પ્રીએમ્પ્ટ કરી શકાતું નથી અને આ હેતુ માટે આપણે કહી શકીએ કે આપણે સેમાફોર જેવા સોલ્યુશનનો ઉપયોગ કરીએ છીએ આમ કાર્ય સેમાફોરને ઇન્વોક કરે છે અને પછી ક્રિટિકલ સેકશનનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે પરંતુ જ્યારે કાર્ય તેના ક્રિટિકલ સેકશનને એક્સિક્યૂટ કરે છે ત્યારે કાર્યને પ્રીએમ્પ્ટ કરી શકાતું નથી તે દરમિયાનમાં તૈયાર થયેલી એક ઉચ્ચ અગ્રતા કાર્યને રાહ જોવી પડશે કારણ કે કાર્ય જે તેના ક્રિટિકલ સેકશનને એક્સિક્યૂટ કરે છે એને પ્રીએમ્પ્ટ કરી શકાતું નથી એવું થઈ શકે છે કે જે કાર્ય એક ક્રિટિકલ સેકશનને એક્સિક્યૂટ કરે છે એ ખૂબ ઓછી અગ્રતાનું કાર્ય છે લોગીંગ કદાચ અને પછી આપણી પાસે ઉચ્ચ અગ્રતા કાર્ય અથવા ક્રિટિકલ કાર્ય છે જે તૈયાર થઈ ગયું છે પરંતુ તે પછી તે રાહ જોશે કાર્ય જે એક્સિક્યૂટ કરે છે એની સેમાફોર ને રિલીઝ કરવાની આમ આ પરિસ્થિતિને પ્રાયોરિટી ઇન્વર્શ઼ન કહેવામાં આવે છે ઉપરનો સારાંશ આપતા પ્રાયોરિટી ઇન્વર્શ઼ન શબ્દ જેનો અર્થ સૂચવે છે કે જ્યારે નીચી અગ્રતા કાર્ય તેના ક્રિટિકલ સેકશનને એક્સિક્યૂટ કરે છે અને ઉચ્ચ અગ્રતા કાર્ય તૈયાર છે ત્યારે તે નીચી અગ્રતા કાર્ય પ્રીએમ્પ્ટ નહીં થાય ત્યાં સુધી રાહ જોતા રહે છે પછી ઉચ્ચ અગ્રતા કાર્ય તૈયાર છે અને રિસોર્સની જરૂર છે જો તે તૈયાર છે અને જો તેને કોઈ રિસોર્સની જરૂર નથી તો તે એક્સિક્યૂટ કરી શકે છે પરંતુ તે પછી ઉચ્ચ અગ્રતા કાર્યને રિસોર્સની જરૂર છે અને નીચા અગ્રતા કાર્યને તેના રિસોર્સ નો ઉપયોગ કરવાથી પ્રીએમ્પ્ટ કરી શકાતું નથી અને તેથી ઉચ્ચ અગ્રતા કાર્ય ઓછી અગ્રતા કાર્યની રિસોર્સ રિલીઝ કરવાની રાહ જોતા રહે છે પ્રાયોરિટી ઇન્વર્શ઼ન નું ઉદાહરણ નીચે આપેલ છે ધારો કે અહીં અહીં બતાવેલ નીચી પ્રાધાન્યતા કાર્ય T L એ એક રિસોર્સ R ને ધરાવે છે અને કેટલાક ગણતરી R કરી રહ્યાં છે અને આ R ખરેખર એક શેર્ડ નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ છે અને ઉચ્ચ અગ્રતા કાર્યને તે રિસોર્સ ની જરૂર છે પરંતુ જ્યાં સુધી ઓછી પ્રાધાન્યતા કાર્ય રિસોર્સ નો ઉપયોગ કરીને પૂર્ણ થાય અને સેમોફોરને મુક્ત કરે ત્યાં સુધી ઉચ્ચ પ્રાધાન્યતા કાર્ય તે રિસોર્સને એક્સેસ કરી શકતું નથી આમ ઉચ્ચ અગ્રતા કાર્ય રાહ જોયા કરે છે અને જો નીચા પ્રાધાન્યતા કાર્ય લાંબા સમય સુધી રિસોર્સ ધરાવે છે તો ઉચ્ચ અગ્રતા કાર્ય તેની ડેડલાઇન ગુમાવશે પરંતુ નીચે આપણે જોશું કે પ્રાયોરિટી ઇન્વર્શ઼ન પોતે જ ખરાબ નથી પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમસ્યાને કાળજીપૂર્વક ડિઝાઇનથી હલ કરી શકાય છે પરંતુ જે સમસ્યા હલ કરવી મુશ્કેલ છે તે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન છે પરંતુ પ્રથમ ચાલો અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નને સમજીએ અને પછી આપણે તેને હલ કરવામાં મુશ્કેલી જોશું અને પછી આ સરળ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નનું નિરાકરણ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નને સમજવાની પરિસ્થિતિ નીચે મુજબ છે આપણી પાસે ઓછી પ્રાધાન્યતા કાર્ય છે જે એક રિસોર્સ ધરાવે છે અને તેથી તેના ક્રિટિકલ સેકશનને એક્સિક્યૂટ કરે છે તે દરમિયાન એક ઉચ્ચ અગ્રતા કાર્ય તે રિસોર્સની રાહ જોઈ રહ્યું છે અને કારણ કે ઓછી પ્રાધાન્યતા પાસે રિસોર્સ છે અને તે રિસોર્સનો ઉપયોગ પૂર્ણ કરે તે પહેલાં તેને પ્રીએમ્પ્ટ કરી શકાતી નથી ઉચ્ચ અગ્રતા કાર્ય રાહ જોઈ રહ્યું છે અને આ ફક્ત પ્રાયોરિટી ઇન્વર્શ઼ન છે પરંતુ પછી અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન ઉભી થાય છે જ્યારે ઘણા ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો છે જેને રિસોર્સની જરૂર હોતી નથી અને તેથી તેઓ એક્સિક્યૂટ થઈ શકે છે અને CPU યુઝ કરે છે ઓછી પ્રાધાન્યતા કાર્ય કે જે રિસોર્સને ધરાવે છે તે તેની ગણતરી સાથે પ્રગતિ કરી શકતું નથી કારણ કે ઇન્ટર્મીડિએટ્ પ્રાધાન્યતા કાર્યને તે જ રિસોર્સ ની જરૂર નથી તેથી તેઓ CPU પર એક્સિક્યૂટ થયા કરે છે અને બ્લોક થતા નથી નીચી પ્રાધાન્યતાનું કાર્ય તેનું એક્સિક્યૂટ પૂર્ણ કરી શકતું નથી અને રિસોર્સને પકડી રાખે છે અને CPUની રાહ જુએ છે અને તે દરમિયાન ઉચ્ચ અગ્રતા કાર્ય રાહ જોતા રહે છે તેથી આ એક ખરાબ પરિસ્થિતિ છે કારણ કે નીચા પ્રાધાન્યતા કાર્ય પાસે રિસોર્સ છે અને ઉચ્ચ પ્રાયોરિટી કાર્ય રાહ જોઈ રહ્યું છે જે એક સરળ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન છે જ્યારે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નની પરિસ્થિતિ ત્યારે થાય છે જ્યારે ઓછી અગ્રતા કાર્યને CPUનો ઉપયોગ કરવાથી પ્રીએમ્પ્ટ કરવામાં આવે છે અને તેથી નીચા પ્રાધાન્યતા કાર્ય તેના રિસોર્સના ઉપયોગથી પ્રગતિ કરવામાં સમર્થ નથી અને ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્ય CPU પર એક્સિક્યૂટ કરવાનું ચાલુ રાખે છે નીચેનું ઉદાહરણ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નને સમજાવે છે માની લો કે આપણી પાસે અહીં ગ્રીન બોક્સ તરીકે બતાવેલ રિસોર્સ છે અને કહો એક કાર્ય T10 જે એક્સિક્યૂટ કરે છે તેની પાસે ઓછી અગ્રતા કાર્ય છે પરંતુ એક્સિક્યૂટ ના કેટલાક સમય પછી તેને રિસોર્સની જરૂર હોય છે અને આ એક નોન પ્રીએમ્પટેબલ શેર્ડ રિસોર્સ છે રિસોર્સ ઉપલબ્ધ હોવાથી T10 રિસોર્સનો ઉપયોગ કરવાનું પ્રારંભ કરે છે પરંતુ તે પછી તે રિસોર્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે તે પછી ખૂબ જ ઉચ્ચ પ્રાયોરિટી કાર્ય એક્ઝિક્યુટ કરવાનું શરૂ કર્યું અને તેને હવે રિસોર્સની જરૂર છે પરંતુ T10 ને પ્રીએમ્પ્ટ કરી શકાતો નથી તેથી T2 જે ઉચ્ચ પ્રાધાન્યતા કાર્ય છે તે T10 ની નોન પ્રીએમ્પટેબલ રિસોર્સને પૂર્ણ કરવા માટે રાહ જુએ છે જેથી T2 તેને મેળવી શકે પરંતુ કમનસીબે T3 T5 વગેરે કાર્યો T10 કરતા વધારે અગ્રતા ધરાવે છે અને તેથી તેઓ તૈયાર થઈને CPU નો ઉપયોગ પ્રારંભ કરે છે આ ઉચ્ચત્તમ અગ્રતાવાળી હોવાથી T10પ્રીએમ્પ્ટ થાય છે અને તે તેનું એક્સક્યૂશન પૂર્ણ કરી શકતું નથી અને તે દરમિયાન T2 રાહ જોતા રહે છે અહીં એક સરળ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન થાય છે જ્યારે T2 ફક્ત T10 ની રાહ જુએ છે પરંતુ પછી અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન થાય છે જ્યારે T2 કરતા ઓછી અગ્રતા ધરાવતા કાર્યો એક્સિક્યૂટ થવાનું શરૂ કરે છે કારણ કે તે T10 કરતા વધારે અગ્રતા ધરાવે છે અને T2 T10 ને લીધે ઘણા પ્રાયોરિટી ઇન્વર્શ઼ન માંથી પસાર થાય છે પછી પાછળથી T5 T3 T7 વગેરેને કારણે ઉદાહરણ તરીકે X અક્ષ પર અહીં કાર્ય જે CPU વાપરી રહ્યું છે અને તેઓ કેટલા સમય માટે CPUનો ઉપયોગ કરે છે તે પ્લોટ થયું છે Y અક્ષ પર કાર્યો પ્લોટ થયા છે T1 એ સૌથી વધુ પ્રાધાન્યતા છે અને T6 એ સૌથી ઓછી પ્રાધાન્યતા છે અને T2 T3 T4 T5 વગેરે ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો છે શરૂઆતમાં T6 એક્ઝિક્યુટ કરવાનું પ્રારંભ કરે છે અને થોડા સમય પછી તેને નોન પ્રીએમ્પટેબલ રિસોર્સની જરૂર હોય છે અને તે એક ક્રિટિકલ રિસોર્સ CR છે ક્રિટિકલ રિસોર્સનો ઉપયોગ અન્ય કોઈ કાર્ય દ્વારા કરવામાં આવતો ન હોવાથી તે રિસોર્સને લોક કરી શકે છે અને રિસોર્સનો ઉપયોગ શરૂ કરી શકે છે પરંતુ પછી થોડા સમય પછી T1 તૈયાર થઈ જાય છે અને તે એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે T1 એ ઉચ્ચ અગ્રતા છે અને તેથી તે T6 ને પ્રીએમ્પ્ટ કરે છે અને CPUનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું એક્ઝેક્યુટ કરવાનું શરૂ કર્યું પરંતુ એક્સક્યૂશનના થોડા સમય પછી તેને ક્રિટિકલ રિસોર્સ CRની જરૂર હતી પરંતુ તે T6 દ્વારા જ્યાં સુધી રિલીઝ નહીં થાય ત્યાં સુધી તે CR મેળવશે નહીં આમ કાર્ય T1 પ્રતીક્ષા કરે છે એ દરમિયાન T2T3 T4 વગેરે આ કાર્યો કે જેને રિસોર્સની જરૂર નથી તે તૈયાર થઈ જાય છે પ્રથમ T5 તૈયાર થઈ ગયો અને પછી ક્રિટિકલ રિસોર્સ માટે T1 જેઓ બ્લોક થાય તેવો તરત જ T5 એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે પરંતુ થોડા સમય પછી T3 તૈયાર થઈ જાય છે અને તે એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે અને થોડા સમય પછી T4 તૈયાર થઈ જાય છે અને એક્ઝિક્યુટ કરવાનું શરૂ કરે છે અને પછી T2 તૈયાર થઈ જાય છે અને એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે ફરીથી T5 નો આગલો ઇન્સ્ટન્સ તૈયાર થઈ જાય છે અને એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે અને આ બધા વચ્ચે T6 રાહ જોતો રહે છે તે તેના ક્રિટિકલ રિસોર્સનો ખરેખર ઉપયોગ પૂર્ણ કરી શકતો નથી પરંતુ લાંબા સમય પછી ઘણા પ્રાયોરિટી ઇન્વર્શ઼ન પછી જ્યાં આ દરેક કાર્ય કાર્ય T1ના પ્રાયોરિટી ઇન્વર્શ઼નનું કારણ બને છે અને ઘણા પ્રાયોરિટી ઇન્વર્શ઼ન પછી કાર્ય T6 રિસોર્સ મેળવે છે અને એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે થોડા સમય પછી તે રિસોર્સ ને રિલીસ કરે છે અને તે CR ને અનલૉક કરે છે અને તે જ સમયે T1 કાર્ય એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરી શકે છે કાર્ય T1 એ ઘણા પ્રાયોરિટી ઇન્વર્શ઼ન માંથી પસાર થાય છે સૌથી ખરાબ સ્થિતિમાં T6 ને ક્યારેય CPU નહીં મળે અને T1 ને અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન મળી શકે છે જ્યાં આપણે જાણતા નથી કે તે કેટલા ઇન્વર્શ઼નમાંથી પસાર થશે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન એ વાસ્તવિક સમય એપ્લિકેશનોમાં મહત્વપૂર્ણ સમસ્યા છે ભૂતકાળમાં ઘણી એપ્લિકેશનો નિષ્ફળ ગઈ છે કારણ કે તેઓ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમસ્યાનું પૂરતું ધ્યાન રાખી શકતા નથી અહીં ઓછી અગ્રતા કાર્ય TL નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ R ને ધરાવે છે તેથી TL તેના ક્રિટિકલ સેકશનમાં એક્સિક્યૂટ કરે છે અને નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ R નો ઉપયોગ કરે છે તેથી X અક્ષ સમય અક્ષ છે ઉચ્ચ અગ્રતા કાર્ય તૈયાર છે અને તેના એક્સક્યૂશનના થોડીવાર પછી તેને રિસોર્સ R ની જરૂર પડી પરંતુ TL એ પહેલાથી જ તેને લૉક કરી દીધી છે અને ઉચ્ચ અગ્રતા કાર્યએ ત્યાં સુધી રાહ જોવી પડશે જ્યાં સુધી TL રિસોર્સને રિલીઝ નહીં કરે આ દરમિયાન કાર્યો જેની અગ્રતા TL કરતા વધારે છે પરંતુ TH કરતા ઓછી અગ્રતા છે ઉદ્ભવતા રહે છે અને એક્સિક્યૂટ થયા કરે છે અને તેથી TL CPU મેળવવા માટે સમર્થ નથી અને તેથી તે નોન પ્રીએમ્પટેબલ રિસોર્સનો ઉપયોગ કરીને એક્સિક્યૂટ પૂર્ણ કરી શકશે નહીં અને પરિણામે ઉચ્ચ અગ્રતા કાર્ય ઘણા પ્રાયોરિટી ઇન્વર્શ઼નને સહન કરે છે અને તે ખરેખર આગાહી કરી શકતું નથી કે તે કેટલી વાર ઇન્વર્શ઼નને સહન કરશે અને જો તે ઘણા બધા પ્ર ઇન્વર્શ઼ન સહન કરે છે તો તે ચોક્કસપણે તેની ડેડલાઇન ચૂકી શકે છે સૌથી ખરાબ સ્થિતિમાં ઉચ્ચ પ્રાયોરિટી કાર્ય દ્વારા પ્રાયોરિટી ઇન્વર્શ઼નની સંખ્યા અનબાઉન્ડ બની શકે છે અને આ પરિસ્થિતિ ઉચ્ચ અગ્રતા કાર્યને તેની ડેડલાઇન ચૂકી જવાનું કારણ બની શકે છે તેથી પ્રત્યેક રીઅલ ટાઇમ એપ્લિકેશન વિકાસકર્તાએ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સામે પૂરતી સાવચેતી રાખવી જ જોઇએ આ સમસ્યાને સમજી લેવી આવશ્યક છે અને તે ક્યારે ઉભી થઈ શકે છે અને અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નની સમસ્યાને ક્યારે દૂર કરવી તે જાણવું મહત્વપૂર્ણ છે જો આ સમસ્યાનું ધ્યાન રાખવામાં નહીં આવે તો પછી જ્યારે સૌથી ખરાબ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ઉચ્ચ અગ્રતા કાર્ય ચોક્કસપણે તેની ડેડલાઇન ચૂકી જશે જ્યાં સુધી કોઈ ડિઝાઇનર અને રીઅલ ટાઇમ એપ્લિકેશન વિકાસકર્તા અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમસ્યાને યોગ્ય રીતે હેન્ડલ નહીં કરે તો ત્યાં ઘણા પ્રાયોરિટી ઇન્વર્શ઼ન હશે અને ક્રિટિકલ કાર્ય તેની ડેડલાઇન ચૂકી શકે છે ભૂતકાળમાં એવા ઘણા ઉદાહરણો છે કે જ્યાં ડિઝાઇનર્સ આની કાળજી લઈ શકતા નથી અને પરિણામે સિસ્ટમ નિષ્ફળતામાં પરિણમે છે આ ઘણા ઉદાહરણોમાંથી સૌથી પ્રખ્યાત ઉદાહરણ માર્સ પાથફાઇન્ડર છે માર્સ પાથફાઇન્ડરમાં બનેલી ઘટના નીચે મુજબ છે ક્રિટિકલ સેક્શન સેમાફોર અને પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સાથે સંકળાયેલા કેટલાક સરળ ખ્યાલો નીચે આપેલા છે ચાલો આપણે ધારીએ કે બે કાર્યો T1 અને T3 એ એક રિસોર્સ શેર કરી રહ્યાં છે જે એક નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ છે અને તેને ઇક્સ્ક્લૂસિવ મોડમાં એક્સિક્યૂટ કરવાની જરૂર છે નીચે પ્રક્રિયાઓની કોડનો સારાંશ છે જ્યાં કાર્ય T1 અને T3 કેટલુક લોકલ પ્રોસેસીંગ કરે છે અને પછી તેઓ સેમાફોરની રાહ જુએ છે અને એકવાર તેઓ સેમાફોરની એક્સેસ મેળવે છે પછી તેઓ શેર્ડ રિસોર્સ એક્સેસ કરે છે અને પછી છેવટે તેઓ સેમાફોરને મુક્ત કરે છે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા રિસોર્સને એક્સેસ કરવા માટે બે પ્રિમિટિવ પૂરી પાડવામાં આવી હતી સેમાફોર વેટ અને સેમાફોર સિગ્નલ જે ઓપરેશન P અને V દ્વારા સૂચવવામાં આવે છે અને રિસોર્સને મુક્ત કરવા માટે સેમાફોર સિગ્નલ છે કોડના આ ભાગને કોડના ક્રિટિકલ સેકશન તરીકે ઓળખવામાં આવે છે અને પછીથી તેઓ વધુ લોકલ પ્રોસેસીંગ કરી શકે છે આપણે અહીં રોકાઈશું અને આ પોઇન્ટ થી આપણે આગળનું વ્યાખ્યાન ચાલુ રાખીશું